તેથી આ લેક્ચરમાં આપણે ગેટ સ્તરે ગેટ લેવલ પાવર ઘટાડવાની કેટલીક તકનીકો પર વિચાર કરીશું ત્યાં ઘણી રસપ્રદ તકનીકો છે જેનો ઉપયોગ તમે ગેટ્સના સ્તરે થતી સિગ્નલ એક્ટિવિટીઓ નું વિશ્લેષણ કરીને કરી શકો છો તેથી આપણે આ સંદર્ભમાં કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કેટલાક અભિગમો પર ધ્યાન આપીશું તેથી આપણે પાવર ઘટાડવા માટે વિવિધ તકનીકો કહ્યું તેમ આપણે જોઈશુંગેટના સ્તરે દર્શાવેલ ડિઝાઇન માટે અહીં આપણે સીધા ટ્રાન્ઝિસ્ટરના સ્તરને જોતા ન હોઈએ જ્યાં કેટલાક અભિગમોમાં આપણે જોઈશું પરંતુ કેટલાક અભિગમોમાં આપણે એબ્સ્ટ્રેક્શન બનાવવાનો અર્થ કરીશું આપણે ટ્રાન્ઝિસ્ટર લેવલની વિગતોમાં ગયા વગર માત્ર ગેટ તરફ જોશું તેથી ગેટના સ્તરે પણ આપણે કેટલાક વિશ્લેષણ કરી શકીએ છીએ અને તમે કેટલાક પુનર્ગઠન કરી શકો છો જેના દ્વારા આપણે વીજ વપરાશ ઘટાડી શકીએ છીએ હવે પાવર ઘટાડવા માટે આ ગેટ લેવલ ડિઝાઇન તકનીકો નો ફાયદો એ છે કે આ પદ્ધતિઓ સંશ્લેષણ સાધનોના ભાગ રૂપે તદ્દન સરળતાથી સંકલિત કરી શકાય છે જેમ કે CAD સાધનો જે ત્યાં છે તે ત્યાં જ સંકલિત કરી શકાય છે અને અલબત્ત એક ખૂબ જ મહત્વપૂર્ણ ડિઝાઇન સિદ્ધાંત જેનું પાલન કરવામાં આવી રહ્યું છે તે એ છે કે તમે શરૂઆતથી જ પાવર જાગૃત ડિઝાઇન ફિલોસોફીનો પ્રયાસ કરો અને તેમાં સામેલ કરો તમારી અન્ય વસ્તુઓ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ ન જુઓ તમે પાવર વિશે વિચારવાનું શરૂ કરી દીધું આવું ન કરો વર્તનના વર્ણનથી જ શરૂ થતા ખૂબ જ ઉચ્ચ સ્તરથી પણ તમે તમારા મનની પાછળ રાખો છો કે તમારી અંતિમ સર્કિટ ઓછી શક્તિનો વપરાશ કરવા માટે પાવર જાગૃત હોવી જોઈએ બિનજરૂરી રીતે વીજ વપરાશ બંધ કરવો જોઈએઆ એવી બાબતો છે જે ધ્યાનમાં રાખવી જોઈએઆ પછીથી સમસ્યાને સરળ બનાવશે હા તેથી ફક્ત CMOS નેટવર્કમાં વીજ વપરાશને યાદ કરોતેથી મારી પાસે આ PMOS CMOS આ ગ્રાઉંડ આ VDD છે અહીં હું હમણાં જ બતાવી રહ્યો છું કે અગાઉ મેં માત્ર લોડ કેપેસીટન્સ દર્શાવ્યું હતું પરંતુ વ્યવહારમાં આ કેપેસિટેન્સ કેટલીક વસ્તુઓ હશે જે સિગ્મા સી ઇનપુટ લોડ કેપેસિટેન્સ છે જે અન્ય ટ્રાન્ઝિસ્ટરના ગેટને ચલાવવાને કારણે છે ઇન્ટરકનેક્ટ્સની પરોપજીવી કેપેસીટન્સ આ લાંબી ઇન્ટરકનેક્શન લાઇન અને સ્થાનિક ટ્રાન્ઝિસ્ટરનું ડ્રેઇન કેપેસિટેન્સ પણ હોઈ શકે છે તેથી આ બધાનો કુલ સરવાળો જે અસરકારક લોડ કેપેસીટન્સ હશે પછી આઉટપુટ યોગ્ય રીતે ચાલશે અને આ એક સરળ સમીકરણ છે હું ધારી રહ્યો છું કે દરેક ચક્રમાં કે જે 0 થી T છે આઉટપુટને 0 થી Vout અને પછી Vout થી 0 પર ફેરવવામાં આવ્યું છે જેનો અર્થ છે કે એક ચાર્જિંગ અને ડિસ્ચાર્જ છે તેથી હું બે ભાગોમાં વીજ વપરાશ સરેરાશ વીજ વપરાશ 1 બાય T બતાવી રહ્યો છું હું કહું છું કે 0 થી T દ્વારા અડધા ચક્ર માટે તેથી આ નોડનું વોલ્ટેજ Vout છે તેથી આ ડિસ્ચાર્જ છે Cload dvout dt લોડ કરો અને બીજા ભાગમાં તમે ચાર્જ કરી રહ્યા છો તેથી હવે વોલ્ટેજ તફાવત VDD માઇનસ Vout છે તેથી જો તમે કુલ સરવાળો લો તો તમને ચાર્જિંગ અને ડિસ્ચાર્જ બંને ચક્ર પર સરેરાશ વીજ વપરાશ મળશે અને બીજી વસ્તુ જે હું આ આકૃતિના સંદર્ભમાં પણ બતાવવા માંગુ છું તે એ છે કે તમે સરેરાશ પાવર વિસર્જનના સમીકરણને યાદ કરો છો તેથી આપણે અગાઉ એક અભિવ્યક્તિ દર્શાવી હતી જે આલ્ફા C VDDનો વર્ગ ગુણ્યા f જેવી દેખાતી હતી જ્યાં એફ એ ઘડિયાળની આવર્તન છે પરંતુ હવે આપણે આ સમીકરણને થોડું સુધારી રહ્યા છીએ આપણે કહી રહ્યા છીએ કે સારી રીતે ઘડિયાળમાં VDD છે પરંતુ અહીં જ્યારે પણ આપણે કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જને જોઈએ છીએ ત્યારે જુઓ કે તે માત્ર આઉટપુટ નોડ જ નથી બધા જુઓ આ ગેટના અન્ય આંતરિક નોડ્સઅહીંની જેમ અહીં બીજું જંકશન છે તેથી અહીં પણ આ ડ્રેઇનથી જમીન સુધીની આંતરિક ક્ષમતા હશે આ પણ ખૂબ નગણ્ય નથી આ પણ ધ્યાનમાં લેવું પડશે તેથી જ્યારે પણ ઇનપુટ્સ બદલાતા હોય ત્યારે તે માત્ર આ લોડ કેપેસિટેન્સ જ નથી જે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ છે પણ C આંતરિક પણ જે ચાર્જિંગ અને ડિસ્ચાર્જ છેજેમ કે આ ઉદાહરણ માટે આ 2 ઇનપુટ NOR ગેટ છે ચાલો VA અને VB કહીએ 2 ઇનપુટ્સ આ રીતે બદલાઈ રહ્યા છે VA 0 થી ઉંચે જઈ રહ્યું છે VB ઉંચેથી નીચું જઈ રહ્યું છેતેથી Vinternal તો જ્યારે પણ VA સંચાલિત થાય છે તેથી VDD અહીં આવશે તેથી જ્યારે પણ VA સંચાલિત થાય છેતેનો અર્થ એ છે કે તે 0 છે તેથી VDD અહીં જોડાશે તે 0 છે તે અહીં જોડાઈ રહ્યું છે બીજી વખતે તે 0 હશે બરાબર તેથી Vinternal પણ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ તબક્કામાંથી પસાર થશે તેથી Cinternal પણ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગમાંથી પસાર થશે તેથી અહીં તમારે તમામ નોડ્સ માટે આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગને ધ્યાનમાં લેવું પડશે માત્ર આઉટપુટ નોડને જ નહીં તેથી આ વિવિધ નોડ્સની પ્રવૃત્તિ છેઆ નોડ્સની પ્રવૃત્તિ આ નોડ્સની પ્રવૃત્તિ અનુરૂપ ક્ષમતા અને અનુરૂપ વોલ્ટેજ આ Vout છે આ Vinternal છે તેથી આ પાવરની વધુ સચોટ ગણતરી હશે બરાબર હવે ચાલો ગેટ લેવલ ડિઝાઇન વિચારણાઓ પર નજર કરીએ તેથી ગેટના સ્તરે આપણે મુખ્યત્વે ગતિશીલ વીજ વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેથી આપણે જોયું છે કે ગતિશીલ વીજ વપરાશ અને શોર્ટ સર્કિટ પાવરનું મુખ્ય કારણ એ છે કે જ્યારે પણ ગેટ આઉટપુટ 0 થી 1 1 થી 0 ની સ્થિતિમાં સ્વિચ કરી રહ્યું છે તો આપણાં પાસે કઈક સિગ્નલ એક્ટિવિટી છે આપણે તે સિગ્નલ એક્ટિવિટી નો અંદાજ લગાવવાનો છે જે સર્કિટમાં જ શક્ય છે તેથી ત્યાં એક ઓબ્જેક્ટિવ ફંકશન છે આપણે આને થોડી વાર પછી સમજાવીશું આ ઓબ્જેક્ટિવ ફંકશન આપણે મૂળભૂત રીતે તેની પાસે પાછા આવીશું જ્યાં C નોડની ક્ષમતા સૂચવે છે Pi સંભાવના દર્શાવે છે આ P પાવરને સૂચિત કરતું નથી પરંતુ તે સંભાવના છે કે નોડનું તર્ક મૂલ્ય તર્ક 1 પર છે તમે જુઓ મને Pi ગુણ્યા 1 માઇનસ Pi ના વાજબીપણાં વિશે વાત કરવા દોતમે જુઓ છો કે Pi નોડ 1 પર હોવાની સંભાવના છે અને 1 માઇનસ Pi નોડ 0 પર હોવાની સંભાવના છે હવે નોડ પર જ્યારે વીજ વપરાશ થશે જ્યારે સંક્રમણ અધિકાર હશે વાસ્તવમાં જ્યારે સંક્રમણ થાય છે કે નોડનું મૂલ્ય ક્યારેક ઉંચું હોય છે અને ક્યારેક નીચું હોય છે ત્યારે જ સંક્રમણ થાય છે તો તેની સંભાવના શું હશે ઉચ્ચની સંભાવના Pi છે અને નીચાની સંભાવના 1 માઇનસ Pi છે તેથી હું આ બે Pi નું ઉત્પાદન 1 માઇનસ Pi માં લઈશ જો હું ગુણાકાર લઉં તો તેનો અર્થ એ છે કે હું કહું છું કે આ સંભાવના છે કે જેમાં નોડનું તર્ક મૂલ્ય 1 પર હશે અને 0 પર પણ હશે જેનો અર્થ છે કે સંક્રમણ છે અથવા તેનાથી વિરુદ્ધ 0 અને 1 છે બરાબર એટલા માટે હું Pi અને 1 માઇનસનો ગુણાકાર લઈશતે સંભાવના છે કે ત્યાં સંક્રમણ છે કેપેસિટેન્સના મૂલ્ય દ્વારા ગુણાકાર તેથી જો તમે કુલ રકમ લો છો તો આ ઓબ્જેક્ટિવ ફંકશન હશે જે તમે ઘટાડવા માંગો છો કારણ કે જો હું આને ઘટાડીશ તો મારી ગતિશીલ શક્તિ પણ ન્યૂનતમ હશે સારું તેથી ત્યાં ઘણા અભિગમો છે જેનો ઉપયોગ કરવામાં આવે છે આપણે આમાંના કેટલાક અભિગમોને એક પછી એક જોઈશુંટેકનોલોજી મેપિંગ ફેઝ અસાઇનમેન્ટ પિન સ્વેપિંગ પાવર હેન્ડલિંગ વગેરે આપણે આ પદ્ધતિઓ જોઈશું તો ચાલો ટેકનોલોજી મેપિંગ અભિગમથી શરૂઆત કરીએ જુઓ ટેકનોલોજી મેપિંગ શું છે લોજિક સિન્થેસિસ દરમિયાન તો લોજિક સિન્થેસિસ શું છે સ્પષ્ટીકરણ જોતાં હું ક્યાં તો ગેટ લેવલ અથવા સેલ લેવલ સર્કિટ જનરેટ કરવા માંગુ છું ટેક્નોલોજી મેપિંગ નો અર્થ છે કે મારી પાસે એક લાઈબ્રેરી છે જ્યાં કેટલાક પ્રમાણભૂત સેલ્સ પહેલેથી હાજર છેબે ઇનપુટ ગેટ મલ્ટિપ્લેક્સર્સ આ પ્રકારની વસ્તુઓ હોઈ શકે છે તેથી જ્યારે હું મારા મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સનું સંશ્લેષણ કરું ત્યારે તે લાઈબ્રેરી માંથી જ લેવું જોઈએ તેને ટેક્નોલોજી મેપિંગ કહેવામાં આવે છે હું સેલ્સની નેટલિસ્ટ જનરેટ કરું છું જ્યાં સેલ્સ ટેકનોલોજી લાઇબ્રેરીમાંથી લેવામાં આવે છે આ પ્રક્રિયાને ટેકનોલોજી મેપિંગ કહેવામાં આવે છે તેથી અહીં આપણે માનીએ છીએ કે મારી ટેકનોલોજી લાઇબ્રેરીમાં 2 ઇનપુટ ગેટ્સ છે જે ચોક્કસપણે સાચું છે કેટલાક અન્ય પ્રકારના ગેટ પણ છે તેથી અહીં આપણે એક ઓબ્જેક્ટિવ ફંકશનને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જ્યાં આપણે કુલ સ્વિચિંગ પ્રવૃત્તિને ઘટાડી રહ્યા છીએ અથવા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે વીજ વપરાશ મોટા પ્રમાણમાં સ્વિચિંગ પ્રવૃત્તિ પર આધારિત છે તેથી આપણે ઉદાહરણની મદદથી પ્રક્રિયાને સમજાવીએ છીએ તેથી આપણે ઇનપુટ ABC અને D સાથે 4 ઇનપુટ સર્કિટ લઇએ છીએ વિચાર નીચે મુજબ છે ચાલો આપણે કહીએ કે મારી પાસે સર્કિટ છે ત્યાં 4 ઇનપુટ્સ એબીસી ડી છે હવે આ અભિગમમાં અલબત્ત એક આઉટપુટ છે આ અભિગમમાં આપણે સિગ્નલની સંભાવનાઓ જોઈ રહ્યા છીએ તેથી હું ધારી રહ્યો છું કે ઇનપુટ્સ A અને B ની સિગ્નલ સંભાવના 0 2 છે અને C અને D 0 તમે પૂછી શકો છો કે હું આ મૂલ્યોને કેવી રીતે જાણું તમે જુઓ આઉટપુટમાંથી અમુક સર્કિટ હોઈ શકે છે જેમાંથી તમે A ડ્રાઈવ કરી રહ્યા છો ત્યાં તમે બી ડ્રાઈવ કરી રહ્યા છો ત્યાંથી બીજી કોઈ સર્કિટ હોઈ શકે છે આ સર્કિટ નક્કી કરી શકે છે કે આઉટપુટ કેટલી વાર 1 આઉટપુટ 0 હોઈ શકે છેએક સરળ સંભાવના આધારિત ગણતરી છે આપણે તેને બ્લોકના સંદર્ભમાં જોઈશું કે આ સંભાવના ગણતરીઓ કેવી રીતે કરવામાં આવે છે તેથી 0 2 નો અર્થ એ છે કે લાઇન A પર સિગ્નલ મૂલ્ય 20 ટકા સંભાવના સાથે 1 હશે 80 ટકા સંભાવના સાથે 0 હશે એ જ રીતે C અને D 50 ટકા 50 ટકા બરાબર હશે તેથી પ્રવૃત્તિ પરિબળનો અંદાજ આ મહત્વપૂર્ણ છે તેથી અહીં આપણે કહી રહ્યા છીએ કે Pi એ સિગ્નલ સંભાવના અને નોડ એ i ને સૂચવશે કારણ કે આપણે થોડા સમય પહેલા જ સમજાવ્યું હતું આપણે નોડ i ની સિગ્નલ સંભાવના દર્શાવવા માટે આ નોટેશન Pi નો ઉપયોગ કરીએ છીએ જેનો અર્થ એ છે કે શું સંભાવના છે કે ચોક્કસ રેખા તર્ક 1 પર હશે તેથી નોડએ તર્ક 0 પર હોય તેવી સંભાવના 1 માઇનસ Pi હશે કારણ કે કુલ સંભાવના 1 હોવી જોઈએ તેથી વિચારણામાંથી પ્રવૃત્તિ પરિબળ મેં હમણાં જ સમજાવ્યું કે થોડા સમય પહેલા આલ્ફા આઇ આપણે ઉત્પાદન તરીકે વ્યાખ્યાયિત કર્યું Pi અને 1 માઇનસ Pi કારણ કે ત્યાં એક પ્રવૃત્તિ હશે જ્યારે પણ નોડ 1 પર હશે અને 0 પર પણ હશે ત્યારે જ સંક્રમણ હશે બરાબર તેથી જ્યારે જે ડેટા આવી રહ્યો છે તે તદ્દન રેન્ડમ છે જેનો અર્થ છે કે તે સમાન રીતે 0 અથવા 1 છે સંભાવનાઓ સમાન છે તેથી 0 5 સંભાવના છે કે તે 1 છે અને 0 5 સંભાવના 0 છે જ્યારે ડેટા તદ્દન રેન્ડમ છે તેથી તદ્દન રેન્ડમ ડેટા માટે Pi 0 5 હશે અને તેથી આલ્ફા આઇ 0 25 હશે પરંતુ વાસ્તવિક સર્કિટમાં ડેટા સંપૂર્ણપણે રેન્ડમ રહેશે નહીં તેથી પ્રવૃત્તિ પરિબળો સામાન્ય રીતે ઘણું ઓછું હશે તેથી આપણે એક સરળ ઉદાહરણ પર કામ કરીશું પરંતુ મૂળભૂત ગેટ્સની સિગ્નલ સંભાવનાની ગણતરી કેવી રીતે કરવી તે ઉદાહરણ પર કામ કરતા પહેલા આપણે જોઈએ જુઓ આ સમીકરણ થોડું જટિલ લાગે છે પરંતુ જે રીતે તેઓ મેળવવામાં આવ્યા છે તે ખૂબ જ સરળ છે 2 ઇનપુટ અને ગેટનો વિચાર કરો આ સંભાવના છે કે ઇનપુટ 1 પર હશે તેથી સંભાવના Pf શું હશે સંભાવના આઉટપુટ 1 પર હશે અને જો બંને ઇનપુટ 1 હોય તો AND ગેટ આઉટપુટ 1 હશે તેથી તે PA અને PB બન્નેનો ગુણાકાર હશે બરાબર એ જ રીતે જો આપણે OR ગેટ જોઈએ એ જ રીતે 2 ઇનપુટ્સ સિગ્નલની સંભાવના PA અને PB છે તો અહીં Pf શું હશે OR ગેટ માટે જુઓ આઉટપુટ 1 ક્યારે હશે વેલ નિયમ છે ઓછામાં ઓછા એક ઇનપુટ્સ 1 છેપરંતુ તે રીતે સંભાવના લખવી મુશ્કેલ છે સંભાવના લખવી વધુ સરળ છે કે જ્યારે આઉટપુટ 0 હશે ચાલો આપણે જોઈએ કે બંને ઇનપુટ 0 બરાબર હોય તો આડકતરી રીતે આઉટપુટ 0 હશે તેથી બંને ઇનપુટ શું છે 0 મતલબ 1 ઓછા PA 1 ઓછા PB તેથી 1 માઇનસ PA ને 1 માઇનસ PB દ્વારા ગુણાકાર કરવામાં આવે તો આ સંભાવના છે કે f 0 બરાબર હશે પરંતુ આપણે સંભાવના f જોઈએ 1 જો આ f ની સંભાવના 0 છે તો આમાંથી 1 માઇનસની સંભાવના હશે f એ 1 હશે આ આખી વસ્તુમાં સંભાવના f હશે 1 તેથી તે આ ની જેમ અનુસરે છે બરાબર તેથી જો તમે હવે ટેબલ પર નજર નાખો તો તમે અન્યને યોગ્ય ઠેરવી શકો છોNAND ગેટ એ AND ગેટ થી વિપરીત હશે જો બંને 1 1 હોય તો AND ગેટ નું આઉટપુટ 1 હશે પરંતુ NAND ગેટ 0 હશે તેથી તે આના 1 માઇનસ કરશે NOR ગેટ આ 1 માઇનસ ત્યાં રહેશે નહીંજુઓ XOR ગેટ PA 1 છે પરંતુ PB 0 છે અથવા PA 0 છે અને PB 1 છે 4 ઇનપુટ અને ગેટ માટે તમામ 4 છે 4 ઇનપુટ અથવા ગેટ ફક્ત આ તમામ 4 નું વિસ્તરણ 0 1 માઇનસ એ છે બરાબર તેથી આપણે આના જેવા ઉદાહરણ પર કામ કરીશું હું તમને સ્ટેપ બાય સ્ટેપ મૂલ્યાંકન બતાવીશ તેથી આપણે મૂળભૂત રીતે કહીએ છીએ કે મારી પાસે એક ફંક્શન છે જે 4 ઇનપુટ AND છે પરંતુ મારી ટેકનોલોજી લાઇબ્રેરીમાં માત્ર 2 ઇનપુટ AND છે તેથી હું કાં તો મારી ડિઝાઇનને આ રીતે વિભાજીત કરી શકું અથવા હું તેને આ રીતે વિભાજીત કરી શકું તેથી મને ખબર નથી કે તેમાંથી કઈ સારી રીતે સારી છેદેખીતી રીતે વિલંબના દૃષ્ટિકોણથી આ વધુ સારું રહેશે કારણ કે ત્યાં ગેટ વિલંબના 2 સ્તર છે પરંતુ અહીં ગેટ ડીલેય ના 3 સ્તરો છે વિલંબ વધુ હશે પરંતુ પાવર વપરાશના દૃષ્ટિકોણથી ક્યુ વધુ સારું છે ચાલો જોઈએ તેથી મેં ધાર્યું છે કે સિગ્નલની સંભાવનાઓ આ 0 5 0 5 જેવી છે ચાલો આપણે કામ કરીએ પ્રથમ આપણે આ વૈકલ્પિક પર નજર કરીએ મેપિંગની પ્રથમ રીત જ્યાં વિલંબ 3 એકમો છે તેથી આપણે પાવરનો અંદાજ લગાવી રહ્યા છીએ તો આપણે શું ધાર્યું છે આપણે માની લીધું છે કે ઇનપુટ સિગ્નલની સંભાવનાઓ આ 0 5 અને 0 તેથી આપણે પહેલા તે કોષ્ટકોનો ઉપયોગ કરીને અન્ય રેખાઓના સંભાવના મૂલ્યોની ગણતરી કરીએ છીએ તેથી PE શું હશે તે PA અને PB નો ગુણાકાર હશે તેથી ચાલો જોઈએ P એ AND બે ઇનપુટ અને ગેટ PA અને PB નો ગુણાકાર છે ફક્ત 0 04 ને ગુણાકાર કરો PF એ PE અને PC નો ગુણાકાર હશે 0 04 ગુણ્યા 0 5 તે 0 02 છે અને PG શું છે PF ગુણ્યા PD 0 02 ગુણ્યા 0 01 તેથી આપણે સિગ્નલ સંભાવનાઓની ગણતરી કરી છે હવે આપણે આલ્ફા i સિગ્નલ એક્ટિવિટી મૂલ્યોની ગણતરી કરીએહવે વ્યાખ્યા દ્વારા આલ્ફાને P ગુણ્યા 1 માઇનસ P તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી જો તમે હમણાં જ અવેજી કરો તો તે આ હશે આલ્ફા એફ સમાન રીતે આ હશે અને આલ્ફા જી આ હશે તેથી આ સર્કિટ માટે સિગ્નલ એક્ટિવિટીસ નો સરવાળો જો તમે તેમને ઉમેરશો તો કુલ સ્વિચિંગ પ્રવૃત્તિ 0 0679 બરાબર હશેઆ પ્રકારના વૈકલ્પિક માટે પરંતુ હવે ધારો કે આપણે આ રીતે ગેટનો નકશો બનાવીએ છીએ જ્યાં ગેટ્સ 2 સ્તરે દેખીતી રીતે છે વિલંબ ઓછો છે ગેટ વધુ ઝડપી હશે પરંતુ પાવરના સંદર્ભમાં આપણે જોઈએ સમાન સંભાવના મૂલ્યો હવે PE મૂલ્યો આના જેવા હશે PE એ જ રીતે PA PB 0 4 PF એ PC ગુણ્યા PD 0 25 PG એ PE ગુણ્યા PF 0 01 હશે તેથી જો તમે હવે આલ્ફા ઇ આલ્ફા એફ અને આલ્ફા જીની ગણતરી કરો છો તો તમે જોશો કે મૂલ્યો આ રીતે આવી રહ્યા છે પરંતુ આલ્ફા એફનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધારે છેઅને કુલ સિગ્નલ એક્ટિવિટી પણ ઘણી મોટી છે પહેલાના કિસ્સામાં તે લગભગ 0 06 કંઈક બરાબર હતું અહીં તે 0 23 છે તેથી પાવર વિસર્જનના દૃષ્ટિકોણથી આ એક ખૂબ જ ખરાબ ટેકનોલોજી મેપિંગ છે તેથી આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે સામાન્ય રીતે ટેક્નોલોજી મેપિંગ દરમિયાન અત્યાર સુધી આપણે પાવર તરફ જોયું નથીઆપણે વિલંબને સરળ રીતે જોયું સર્કિટ કેટલી ઝડપથી કાર્ય કરી શકે છે પરંતુ હવે એક વધારાનું પરિમાણ છે ટેક્નોલોજી મેપિંગ દરમિયાન તમારી પાસે અન્ય ઓબ્જેક્ટિવ ફંકશન હોઈ શકે છે જે સિગ્નલ એક્ટિવિટીસ ની કુલ રકમ પ્રવૃત્તિ પરિબળો આલ્ફા આઇની ગણતરી કરશે અને તમને બહુવિધ વિકલ્પો વચ્ચે જણાવો કે પાવરના સંદર્ભમાં કયું વધુ સારું છે તમે વિલંબના સંદર્ભમાં કયું વધુ સારું છે તે પણ જાણો છો તો તે એક ટ્રેડઓફ છે કે તમારે નક્કી કરવું પડશે કે તમારો ઉદ્દેશ્ય શું છે ત્યાં બીજી તકનીક છે જે તબક્કા સોંપણી તરીકે ઓળખાતી વસ્તુ વિશે વાત કરે છેઅહીં તમે પ્રવૃત્તિને ઘટાડવા માટે વિધેયાત્મક બ્લોક્સમાં ગેટ ખસેડી શકો છો હું એક ખૂબ જ સરળ ઉદાહરણ આપું છું અહીં આપણી પાસે ગેટ લેવલ સર્કિટ છેફક્ત 2 ગેટ્સ જે કાર્ય A બાર B ની ગણતરી કરે છે તમે જુઓ કે ઇનપુટર A પર ઇન્વર્ટર છે ચાલો ધારીએ કે આ રેખા A એક ઉચ્ચ પ્રવૃત્તિ નોડ છે જ્યાં ઘણી બધી સિગ્નલ એક્ટિવિટીસ છે PA નું મૂલ્ય વધારે છે તેથી કારણ કે પીએ વધારે છે આ ઇન્વર્ટરનું આઉટપુટ પણ પીનું ઉંચું મૂલ્ય ધરાવશે કારણ કે ઇનપુટમાં દરેક સંક્રમણ માટે આઉટપુટમાં સંક્રમણ હશે બરાબર પણ ધારો કે હું આ સર્કિટનું ટેકનોલોજી મેપિંગ આ રીતે કરું જેથી હું આ AND ગેટને NOR ગેટમાં બદલી દઉં અને હું મારા ઇનપુટ B ને B થી B બારમાં બદલી દઉં જેથી મારું આઉટપુટ ફંકશન સમાન રહે બરાબર પરંતુ મેં જે પ્રાપ્ત કર્યું છે તે એ છે કે અગાઉ 2 નોડસ હતા જે ઉચ્ચ પ્રવૃત્તિ હતી પરંતુ હવે એક જ નોડ છે જે ઉચ્ચ પ્રવૃત્તિ યોગ્ય છે તેથી કુદરતી રીતે મારો વીજ વપરાશ ઓછો થશે તેથી આપણે સર્કિટના વિભાગોમાં ગેટ્સને ફેરવવાનો પ્રયાસ કરીએ છીએ જ્યાં કેટલીક ઉચ્ચ પ્રવૃત્તિઓની કલ્પના કરવામાં આવે છે અને તમે આ પ્રવૃત્તિઓના પરિબળનો સરવાળો ફરીથી ઘટાડવાનો પ્રયાસ કરો છો આલ્ફા આઇ મૂલ્યો ગેટ્સને ફરતે ફેરવીને ગેટ્સનું પુનર્ગઠન કરીને બુલિયનનો ઉપયોગ કરીને કાર્યાત્મક તરંગ બદલવા માટે જેમ કે અહીં આપણે AND ગેટને NOR ગેટમાં બરાબર તે જ રીતે બદલી દીધું છે સારું ચાલો મલ્ટિપ્લેક્સર નું બીજું ઉદાહરણ લઈએધારો કે મારી પાસે 2 થી 1 મલ્ટિપ્લેક્સર છે જ્યાં 2 ઇનપુટ્સ A અને B A ઈનવરટેડ છે અને સાહજીક રીતે ધારો કે A એ ઉચ્ચ પ્રવૃત્તિ નોડ છે તેથી આ NOT ગેટનું આઉટપુટ પણ ઉચ્ચ પ્રવૃત્તિ હશે તેથી હું શું કરું છું હું સર્કિટમાં ફેરફાર કરું છું તેથી હું મુકું છું હું અહીંથી ઇન્વર્ટર બહાર કાઢું છું મેં ઇન્વર્ટર લાઇન બી પર મૂક્યું છે અને આઉટપુટ પર ઇન્વર્ટર પણ મૂક્યું છે તેથી વિધેયાત્મક રીતે મારું મલ્ટિપ્લેક્સર સમાન રહે છે કારણ કે ત્યાં બે વિપરીતતા હશે પરંતુ મેં 2 ઉચ્ચ પ્રવૃત્તિ નોડસને બદલે શું પ્રાપ્ત કર્યું છે હવે મારી પાસે એક ઉચ્ચ પ્રવૃત્તિ નોડ છેકારણ કે આઉટપુટ જે હતું તે તે જ રહે છે ત્યાં કોઈ ફેરફાર નથી તેથી આ કેટલાક સરળ ઉદાહરણો છે જે દર્શાવે છે કે તમે તમારી સર્કિટ નેટલિસ્ટમાં કેટલાક ફેરફાર કરી શકો છો અને કેટલાક કાર્યાત્મક બ્લોક્સ પણ તમે સુધારી શકો છો જેથી સિગ્નલ એક્ટિવિટીસ ઘટાડી શકાય ચાલો કેટલીક વધુ તકનીકો જોઈએપિન સ્વેપિંગ નામની તકનીક છે તમે જુઓ છો કે આ એક રસપ્રદ બાબત છે અત્યાર સુધી આપણે આને બિલકુલ ધ્યાનમાં લીધું નથી જેમ કે હું જે કહી રહ્યો છું તે આના જેવું છે મલ્ટી ઇનપુટ ગેટ લો ધારો કે મારી પાસે 4 ઇનપુટ NAND ગેટ છે એવું કહીએ સામાન્ય રીતે જ્યારે આપણી પાસે મલ્ટી ઇનપુટ ગેટ હોય છે ત્યારે આપણે ABCD ને આ રીતે જોડીએ છીએ ધારો કે આપણી પાસે એક જ દૃશ્ય સમાન ગેટ છે પરંતુ આપણે ADCB જેવા ગેટ્સને જોડીએ છીએ હવે કારણ કે NAND કાર્ય પરિવર્તનશીલ છે જ્યાં તમે સરળતાથી કહી શકો છો કે આ બે સમાન છે આ બે કાર્યકારી રીતે બરાબર છેપરંતુ તમે એવું પણ વિચારી શકો છો કે કાર્યકારી રીતે તેઓ બરાબર છે પાવર ડિસિપેશન મુજબ પણ તેઓ સમકક્ષ હોવા જોઈએ કારણ કે જો આમાંની એકમાં સિગ્નલ એક્ટિવિટી હોય તો બીજામાં સિગ્નલ એક્ટિવિટી પણ હશે અને ઉલટું પરંતુ હકીકતમાં CMOS માં આવું હંમેશા થતું નથી આ રસપ્રદ છે તેથી અહીં આપણે જે કહીએ છીએ તે એ છે કે પાવર વિસર્જનના સંદર્ભમાં ગેટ ઇનપુટની સ્વિચિંગ પ્રવૃત્તિની અસર ઇનપુટની સંબંધિત સ્થિતિ પર આધારિત છે તેથી હવે અમારી પાસે અન્ય ડિઝાઇન લવચીકતા અથવા પરિમાણ છે આપણે ઉચ્ચ પ્રવૃત્તિ નોડ્સ ઇનપુટ્સ પર મૂકી શકીએ છીએ જેની અસર પાવર વિસર્જન પર સૌથી ઓછી છે તેથી આપણે અહીં એક ઉદાહરણની મદદથી આ સમજાવી રહ્યા છીએઆપણે 4 ઇનપુટ NAND ફંક્શન લઈએ છીએ તેથી આપણે જે ઇનપુટ્સ જોડ્યા છે તે d c b a નીચે પ્રમાણે છે અને આ સ્લાઇડ લાલ બતાવે છે જેનો મતલબ છે મહત્તમ પ્રવૃત્તિ આ હળવા શેડ નો અર્થ ઓછી પ્રવૃત્તિ છે જેનો અર્થ છે કે d માટે આલ્ફા મૂલ્ય સૌથી વધુ છે a માટે આલ્ફા મૂલ્ય સૌથી નીચો છે હવે અહીં નિરીક્ષણ નીચે મુજબ છેતમે અહીં જુઓ આપણે અહીં માત્ર લોડ કેપેસીટન્સ બતાવ્યું છે પરંતુ મેં કહ્યું હતું કે આ દરેક મધ્યવર્તી નોડ્સ સાથે કેપેસીટન્સ હશે તેથી જો આ નોડ ડી ખૂબ જ ઝડપથી સ્વિચ કરે છે તો તે લાલ છે પછી અહીં કેટલાક લીકેજ કરંટ ને કારણે અથવા જ્યારે પણ આ ચાલુ હોય ત્યારે આ કેપેસિટેન્સ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પણ ખૂબ ઉંચું રહેશે કારણ કે અહીંથી થોડા સમય માટે એક સંચાલન માર્ગ હશે એ જ રીતે સી પણ ઘણી વાર સ્વિચ થઈ રહી છે તેથી એવા સમયે આવશે જ્યારે ડી અને સી બંને હાથ ધરવામાં આવશે અને આ કેપેસીટન્સ પણ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થશે પરંતુ જો આપણે તેને બીજી રીતે મૂકીએ તો સૌથી ઓછું સક્રિય ઇનપુટ તમે ટોચ પર મૂકો તેથી આ ટ્રાન્ઝિસ્ટર મોટે ભાગે બિન સંચાલિત હશે તેથી જો સૌથી નીચું ટ્રાન્ઝિસ્ટર ખૂબ જ ભારે સ્વિચિંગ હોય તો વર્તમાન સ્વિચિંગ અને ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ અસર ઓછામાં ઓછી હશે કારણ કે તે આ ટ્રેકથી નીચે છે આ સ્ટેક નીચે સૌથી નીચે છે તેથી આ એક ડિઝાઇન ફિલોસોફી છે જે તમે અપનાવી શકો છો જ્યાં ઇનપુટની સિગ્નલ એક્ટિવિટી ને જોતા તમે સર્વોચ્ચ પ્રવૃત્તિ નોડને સૌથી નીચા ઇનપુટ પર ધકેલી શકો છો જેમ કે a b c d એ d c b a ને બદલે વધુ સારી ઇનપુટ સોંપણી હશે તેથી આ સાથે આપણે આ લેકચરના અંતમાં આવીએ છીએ હવે પછીના લેકચરમાં આપણે ગેટના સ્તરે કેટલીક વધુ તકનીકો જોઈશું જેના દ્વારા તમે સર્કિટમાં વીજ વપરાશને નિયંત્રિત અથવા ઘટાડી શકો છો